તેથી ઈજનેરી ગણિતશાસ્ત્ર 1 પરના વ્યાખ્યાનમાં પાછા આવો અને આ વ્યાખ્યાન નંબર 22 છે અને આપણે ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ પર આપણી ચર્ચા ચાલુ રાખીશું તેથી આ ચોક્કસ ઈમપ્રોપર ઇન્ટિગ્રલ પ્રકાર 1 માં અને આજે આપણે કન્વર્જન્સ પ્રકાર 1 ઇન્ટિગ્રેલ્સ વિશે વાત કરીશું છેલ્લા વ્યાખ્યાનમાં આપણે જોયું છે કે તે ઇન્ટિગ્રેલ્સ નું કેવી રીતે મૂલ્યાંકન કરવું અથવા પ્રકાર 1 ના ઈન્ટિગ્રેલ્સ નું કેવી રીતે કરવું અને મૂલ્યાંકન ના આધારે ખરેખર આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે શું ઈન્ટિગ્રેલ્સ કન્વર્જન્સ થાય છે અથવા તેનું વિચલન થાય છે પરંતુ આજે આપણે વાત કરીશું કેટલાક પરીક્ષણો જેના આધારે આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે ઇન્ટિગ્રેલ્સ નું મૂલ્યાંકન કર્યા વિના ઇન્ટિગ્રેલ્સ કન્વર્જન્સ થાય છે અથવા તેનું વિચલન થાય છે તેથી ફક્ત પાછલા વ્યાખ્યાનમાં યાદ કરતા આપણે આ પરીક્ષણ કિસ્સાની ચર્ચા કરીશું જે હતું P 1 માટે કન્વર્જન્સ થાય છે તેનું વિચલન થાય છે p≤1 માટે તેથી આ પરીક્ષણ આ પરીક્ષણ ઈન્ટિગ્રલ ખૂબ ઉપયોગી થશે અન્ય ઈમપ્રોપર ઈન્ટિગ્રલ સાથે ઈન્ટિગ્રલ ની તુલના કરવા માટે અને રેખાંકિત ઈન્ટિગ્રલ નું કન્વર્જન્સ સમાપ્ત કરવા માટે તેથી અહીં ફરીથી આનું આ કન્વર્જન્સ p પર આધારિત છે તેથી p1 ના તમામ મૂલ્યો માટે આ ઈન્ટિગ્રલ કન્વર્જન્સ છે અને p≤ 1 માટે આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે તેથી અહીં આપણી પાસે ફરી યાદ કરવા માટે પ્રકાર 1 ઈન્ટિગ્રલ ની વાત કરીશું આપણી પાસે પ્રકાર 1 abf dx ઈન્ટિગ્રલ છે જ્યારે આપણા f આ રેન્જ માં કોઈ પણ મુલ્ય a થી b વચ્ચે બાઉન્ડેડ હોય a અને અથવા b તેથી બન્ને એટલા સમાન હશે જેમ −∞ થી ∞ તે પણ પ્રકાર - 1 ઈન્ટિગ્રલ છે તેથી આપણે આવા કન્વર્જન્સ ઈન્ટિગ્રલ વિશે વાત કરીશું જ્યાં ઇન્ફિનિટીતા લિમિટ માં દેખાય છે તેથી આ એક ખૂબ જ ઉપયોગી પરીક્ષણ તુલનાત્મક કસોટી છે જેને તેને તુલનાત્મક કસોટી 1 કહેવાય છે તેથી અહીં આપણે માની લઈએ કે f અને g એ a c ∀ c ≥ a અને તે 0 ≤ f ≤ g ∀ x a ઉપર ઈન્ટિગ્રેન્ડ છે પછી af dx કન્વર્જન્સ થાય છે જો ag dx કન્વર્જન્સ હોય ag dx વિચલન થાય છે જો af dx વિચલન હોય તો અહીં આ ઈન્ટિગ્રલ શું છે ઈન્ટિગ્રલ g તેથી g એ મોટા મૂલ્યો લઈ રહ્યું છે પછી f તેથી તે કિસ્સામાં જો આ ઈન્ટિગ્રલ જે તે અર્થમાં મોટું ઈન્ટિગ્રલ છે કારણ કે g એ મોટા મૂલ્યો લઈ રહ્યું છે તેથી આપણી પાસે ખરેખર આ સબંધ છે જ્યારે આપણી પાસે આ g મોટું છે કે આ ઈન્ટિગ્રલ આ ag dx પાસે મોટું મુલ્ય હશે આ ઈન્ટિગ્રલ af dx કરતા કોઈપણ રેન્જ આપણે અહીં ચર્ચા કરી રહ્યાં છેએ જેમ કે a થી ∞ અને a થી ∞ જો આ ઈન્ટિગ્રલ તે કિસ્સામાં પ્રાકૃતિક રીતે અસ્તિત્વમાં છે આપણી પાસે આ પરીણામ હશે તેથી જો આ ઈન્ટિગ્રલ કન્વર્જન્સ થાય છે જો આ ઈન્ટિગ્રલ કન્વર્જન્સ થાય છે કારણ કે અને આ એક મોટું મૂલ્ય છે કારણ કે g એ મોટું મુલ્ય લઈ રહ્યું છે કોઈ પણ પોઈન્ટ એ x કરતાં a નું વધુ મૂલ્ય લઈ રહ્યો છે તે કિસ્સામાં સ્વાભાવિક રીતે કે આ ઈન્ટિગ્રલ પણ કન્વર્જન્સ થાય છે કારણ કે જો આ મૂલ્ય અસ્તિત્વમાં છે અને આ તેનાથી નાનું છે તેથી કુદરતી રીતે આ પણ અસ્તિત્વમાં છે અને ત્યાં એક અન્ય નિષ્કર્ષ છે કે જે આપણે તેમાંથી બહાર કાઢી શકીએ કે જો આ ag dx વિચલન થાય જો આ તો af dx નું વિચલન થાય તેથી કુદરતી રીતે આપણે એ નિષ્કર્ષ પર આવી શકે છે કે આ g માટે નું a થી ∞ ઉપરનું ઈન્ટિગ્રલ પણ વિચલન થઈ શકે છે કારણ કે આ f કોઈપણ પોઈન્ટ એ x જે a કરતા મોટું છે અહીં નાના મૂલ્યો લઈ રહ્યું છે અને જો આ ઈન્ટિગ્રલ અસ્તિત્વમાં છે તેથી કુદરતી રીતે જો તે નાના મૂલ્યો સાથે આ f નું અસ્તિત્વમાં નથી તો કુદરતી રીતે આ પણ અસ્તિત્વમાં રહેશે નહીં આ પણ વિચલન થઈ જશે તેથી અહીં આપણી પાસે બીજી કસોટી છે જેને લિમિટ તુલનાત્મક કસોટી અથવા તુલનાત્મક કસોટી 2 કહેવામાં આવે છે તેથી આ ફરીથી અહીં ઉપયોગી કસોટી છે તેથી આપણી પાસે આ f અને g છે જે રેન્જ a ¿ c માટે c ની કોઈ પણ a કરતા વધારે મૂલ્ય માટે ઈન્ટિગ્રેન્ડ છે અને આપણી પાસે આ ફરી એ છે કે f નોન નેગેટીવ મુલ્ય લઈ રહ્યું છે અને g એ x ની a કરતા વધારે બધાં મૂલ્યો માટે ધન છે અને પછી આપણે વાત કરીશું જ્યારે આપણે આ લિમિટ x ઇન્ફિનિટી તરફ જાય છે તે લઈશું તેથી જો આપણે આ લો આપણી પાસે બે ફંકશન છે જે આપણે ખરેખર આ વર્તણૂક મેળવીએ છીએ કે જ્યારે x → ∞ બે ફંકશન નો આ ગુણોત્તર અને જો તે માત્ર k નોન ઝીરો સંખ્યાની વાત કરવામાં આવે છે તે કિસ્સામાં આપણે અહીંથી નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે જ્યારે x →∞ હોય ત્યારે આ f અને g ની વર્તણૂક સમાન હોય છે કારણ કે આપણે ત્યાં થોડો અચળાંક પ્રાપ્ત થઈ રહ્યો છે તેથી આ ઈન્ટિગ્રલ ને લગતા જ્યાં આપણી પાસે af dx પ્રકાર 1 ઈન્ટિગ્રલ છે અને આ મેજ કન્વર્જન્સ થાય છે અથવા વિચલન થઈ શકે છે કારણ કે આ કારણ થી અહીં જ્યારે x → ∞ હોય ત્યારે આપણ ને સમસ્યા થાય છે અને આપણે શું નિરીક્ષણ કર્યું છે કે x જેમ ઇન્ફિનિટી બને તેમ આ f અને g સમાન રીતે વર્તે છે અને તે કિસ્સા મા આપણે સરળતાથી નિષ્કર્ષ મેળવી શકીયે છીએ કે તેથી આ ઈન્ટિગ્રલ af dx અથવા આ ઈન્ટિગ્રલ ag dx ક્યાં તો બન્ને કન્વર્જન્સ થાય છે અથવા બન્ને વિચલન થાય છે જ્યારે આપણે આ લિમિટ k એ નોન ઝીરો મેળવીયે છીએ તેથી અમે આ બધા પરિણામો સાબિત કરી રહ્યા નથી પરંતુ અંતર્જ્ઞાન દ્વારા આપણે જોઈએ છીએ કે બધા પરિણામો તેઓ ધરાવે છે અહીં ઉદાહરણ તરીકે તેથી ફરીથી જેમ મેં અહીં કહ્યું તેમ બંને ફંકશનની આ વર્તણૂક x → ∞ જેવી જ છે અને તે કિસ્સામાં આપણે સરળતાથી નિષ્કર્ષ મેળવી શકીએ છીએ કે જો આ કન્વર્જન્સ થાય તો અન્ય એક પણ કન્વર્જન્સ થઈ જાય અને જો આ કન્વર્જન્સ આ પણ કન્વર્જન્સ હતું અને આ ખૂબ ઉપયોગી થશે કારણ કે આપેલા ઈન્ટિગ્રલ માટે માની લો કે આ f આપવામાં આવ્યું છે આપણે એક g બનાવીશું જેની a વર્તણૂક જાણીતી છે અથવા આ g પરના ઈન્ટિગ્રલ તે જાણીતું છે કે શું તે કન્વર્જન્સ કરે છે અથવા વિચલન કરે છે અને આ ઈન્ટિગ્રલ ની વર્તણૂકના આધારે આપણે સરળતાથી નિષ્કર્ષ મેળવીશું અન્ય ઈન્ટિગ્રલ ના કન્વર્જન્સ કરી શકીએ છીએ આગળ જો આ k એ 0 હશે તો શું થશે ઉદાહરણ માટે k એ 0 નો અર્થ છે કે આ આની કરતા આ ફંકશન ઇન્ફિનિટી તરફ ઝડપથી કન્વર્જન્સ થઈ રહ્યું છે તો પછી ફક્ત આ અહીં વર્ચસ્વ કરશે g પ્રભુત્વ મેળવશે અને પછી x → ∞ આ 0 પર જશે તેથી આ કિસ્સામાં અહીં g એક વર્ચસ્વ ફંકશન છે તેથી આપણે આ k 0 મેળવીશું અને આ કિસ્સામાં જો આ g ઈન્ટિગ્રલ કન્વર્જન્સ થાય છે તો આપણી પાસે આ ફંકશન છે જે આ f કરતા x → ∞ તરીકે પ્રભુત્વ ધરાવે છે અને જો આ કન્વર્જન્સ થાય પછી તો સ્વાભાવિક રીતે અન્ય ઈન્ટિગ્રલ પણ કન્વર્જન્સ થાય છે તેથી તે ફરીથી એક સરળ છે કારણ કે આ લિમિટ 0 થાય છે જેમ x→∞ થાય છે તેથી g ઝડપથી વિકસિત થાય છે અહીં x → ની જેમ તેથી આ ઇન્ફિનિટી તરફ ઝડપથી પહોંચી રહ્યું છે પછી આ એક અને તેથી આપણે આ 0 ત્યાં મેળવીએ છીએ તેથી આ એક છે અને તે અહીં એક કારણ છે જો આ g કન્વર્જન્સ થાય છે તેથી f પણ કન્વર્જન્સ થશે અને ફરીથી આસપાસ અન્ય રીતે જો આ k અહીં ∞ છે તેથી જો આ બાઉન્ડેડ કિસ્સામાં આ ઇન્ફિનિટી ની નજીક આવે આ ગુણોત્તર તેથી તે કિસ્સામાં આ f પ્રભુત્વ ધરાવે છે અને પછી જો આપણે નિષ્કર્ષ મેળવી શકીએ કે જો g વિચલન થાય છે તેથી જો આપણી પાસે પરિણામ છે કે આ g વિચલન કરે છે તેથી આપણે ઈન્ટિગ્રલ f વિશે કંઈક કહી શકીએ છીએ જે વિચલન પણ છે કારણ કે આ g f વર્ચસ્વ ધરાવતું ફંકશન છે તેથી આ તે તેની વૃદ્ધિ આ કરતા વધુ ઝડપથી થઈ રહી છે અને આ જ કારણ છે કે આપણે ત્યાં ઇન્ફિનિટી મેળવીએ છીએ તેથી તે કિસ્સામાં આ ઈન્ટિગ્રલ નું પણ વિચલન થશે જો k ∞ અને ag dx વિચલન થાય તો af dx વિચલન થાય છે તેથી આ સરળ તુલનાત્મક કસોટી છે જેની અમે ચર્ચા કરી છે અને હવે આપણે કેટલીક સમસ્યાઓ નમૂના સમસ્યાઓ માટે જઈશું તેથી ઉદાહરણ તરીકે આ હવે આપણે આ ઈન્ટિગ્રલ ના કન્વર્જન્સ ચકાસીશું તેથી આપણી પાસે અહીં હવે ખરેખર બીજું ફંકશન શોધી કાઢવું જોઈએ કે જેને આપણે સંબંધિત કરી શકીએ અથવા જે આ ઇન્ફિનિટી તરફના x અભિગમોની જેમ સરખામણી કરવા પ્રોપર હોય ફરીથી આપણને ઇન્ફિનિટીમાં સમસ્યા થાય છે તે જ આપણે આ ઈમપ્રોપર ઈન્ટિગ્રલ વિશે વાત કરી રહ્યા છીએ તેથી આપણે અહીં જોશું કે આ ફંકશન કેવી રીતે વર્તે છે જ્યારે x એ ઇન્ફિનિટી તરફ જાય છે તેથી મૂળભૂત રીતે આપણે અહીં શું કરીએ છીએ તેથી આપણે x લઈએ છીએ અને અહીં પણ આપણે x સમાન્ય લઈશું તેથી આપણી પાસે પછી છે તેથી આ ટર્મ માત્ર 1 પર પહોંચે જેમ x એ ∞ તરફ પહોંચે છે તેમ તેથી આપણે અહિં કોઈ મુશ્કેલી ઉભી કરશે નહીં અને હવે આપણી પાસે અહીં x2છે તેથી 1x2 તેથી આ ફંકશન અહીં આપેલ ફંકશન ઈન્ટિગ્રેન્ડ અહિં 1x2 જેમ વર્તે છે જેમ x એ ∞ તરફ પહોંચે છે અને તે આપણ ને મદદ કરશે ફંકશન ની સરખામણી સુયોજિત કરવામાં માટે નોંધ લો કે જોવો જેમ કન્વર્જન્સ થાય કન્વર્જન્સ થાય તેથી અહિં મુખ્ય પોઈન્ટ છે કે આપણે ઈન્ટિગ્રેન્ડ ની વર્તણુક પર ધ્યાન આપીશું જેમ x એ ઇન્ફિનિટી ની નજીક આવે તેમ તે ટર્મ કેવી રીતે વર્તે છે જેમ સામાન્ય ફંકશન 1 ઉપર પાવર p પ્રકાર નું ફંકશન છે અને પછી આપણે સરળતા થી લિમિટ મળી છે આ કિસ્સા માં તે નોન ઝીરો જેમ છેતેથી 1 અને આપણે નિષ્કર્ષ કરીશું કે આ કન્વર્જન્સ છે તેથીઆ પણ કન્વર્જન્સ છે ઠીક છે પછી ની સમસ્યા આપણે ઈન્ટિગ્રલ ની કન્વર્જન્સ કસોટી કરીશું તેથી આ કિસ્સા માં પણ તમે પણ અગાઉ ની જેમ અભિગમ રાખસો તેથી આપણી પાસે આ અને પછી આ ફંકશન ની વર્તણુક ની આપણે અહીં કસોટી કરીશું તેથી આપણી પાસે x2 અંશ માં હશે અને અહીં જો આપણે x52 લઈએ તેથી x5 અને આ વર્ગ છે આ 1 વત્તા 1 ઉપર x પાવર 5 છે અને પછી આ 1√ x અહીં તેથી આ ટર્મ સમસ્યા કરશે નહી ઠિક છે જેમ x→∞ કારણ કે આ માત્ર 1 અહીં છે તેથી વર્તણુંક તે બે ટર્મ દ્વારા પ્રભાવિત થશે તેથી આપણી પાસે 1 ઉપર x પાવર 5 દ્વાર 2 અને પછી ઓછા 2 અને આ ટર્મ નું વર્ગ જે x→∞ ની જેમ સમસ્યા બનાવશે નહીં અને આ એક અહિં તેથી આ 1 ઉપર x પાવર1 દ્વારા તે 4 5 ઓછા 4 દ્વારા 2 જેમ વર્તે છે તેથી 1 દ્વાર 2 તેથી x નો વર્ગ તેથી 1√ x તેથી આ 1√ x જેમ x→∞ વર્તે છે તેથી આના પર આધારીત હવે આપણે ફંકશન ની પસંદગી કરશું આપણે ફંકશન g ને પસંદ કરશું અને હવે આ કિસ્સા મા આપણે આ ફરથી લઈશું તેથી આ લિમિટ 1 તરીકે આવશે તેથી ફરીથી આપણે અહીં નોન ઝીરો લિમિટ મેળવીએ છીએ બે ફંકશન ના ગુણોત્તર જેમ તેથી બન્ને ઈન્ટિગ્રલ એક સમાન રીતે વર્તે છે તેથીઆ કિસ્સા માં આપણે g આ ઈન્ટિગ્રલ વિશે જાણીયે છીએ કે તે આ 1√x છે તેથી x નો પાવર અડધો છે જે 1 કરતા ઓછો છે તેથી તે મુળભુત રીતે આ ઈન્ટિગ્રલ ને વિચલન કરે છે જેમ કે તે કસોટી ઈન્ટિગ્રલ હોય અને આપણી પાસે વિચલનન હશે જ્યારે પણ x નો પાવર 1 કારતા ઓછો હશે અથવા તેની જેટલો તેથી આ ઈન્ટિગ્રલ વિચલન થાય છે અને ત્યારથી બન્ને અવિભાજ્યો સમાન રીતે વર્તે છે તેથી ઈન્ટિગ્રલ જે આ સમસ્યા માં આપેલુ છે તે વિચલન થાય છે આ તુલનાત્મક ની કસોટી માંથી તેથી આપણે આ તુલનાત્મક ની કસોટી દ્વાર ઈન્ટિગ્રલ નું વિચલન સાબિત કર્યુ છે બરાબર તેથીઆ ફરી એક સમસ્યા છે જ્યાં આપણે બતાવીશું કે આ ઈન્ટિગ્રલ કન્વર્જન્સ થાય છે તેથીઆ કિસ્સામાં આપણે આ ઈન્ટિગ્રલ ને આમ તોડીશું તરીકે તેથી આ યુક્તિ ખૂબ ઘણી વાર આપણે અહીં આ ભાગ 0 થી 1 ને કાઢી નાખતા આપણે ઉપયોગ કરીયે છીએ કારણ કે એ પ્રોપર ઈન્ટિગ્રલ છે તેથીઆ અત્યારે પરેશાની નથી તેથી આ પ્રોપર ઈન્ટિગ્રલ છે જેનો અર્થ એ કે આપણી પાસે આ ચોક્કસ ઈન્ટિગ્રલ નું આ મૂલ્ય છે હવેઆપણે અહીં ફક્ત આ ઈન્ટિગ્રલ ની ચર્ચા કરીશું તેથીજો તે કન્વર્જન્સ ઈન્ટિગ્રલ હોયતો પછી બધી વસ્તુ કન્વર્જન્સ થઈ જશે જો તે કુદરતી રીતે વિચલન થાયતો આપેલ ઈન્ટિગ્રલ વિચલન ન થાય થશે તેથીહવે અહિં આપણે શું અવલોકન કરીએ છીએ કે તેની તુલનાત્મક કસોટી લાગુ કરવા માટે હવે જો આ ex2 જો આપણે આને વિસ્તૃત કરીએ તેથી આપણી પાસે છેઆ વિસ્તરણ છે અને આ હંમેશા કરતા વધારે હશે આ X2 કરતા વધારે હશે તેથી આપણી પાસે આ બધી ધન ટર્મ છે કે x સખત ધન છે તેથી બધા x 0 અથવા x∈0 માટે આ ટર્મ આ x2 ટર્મ કરતા મોટો હશે કારણ કે x2 ટર્મ અહીં પહેલે થી જ ગોઠવાયેલ છે હકીકતમાં x 0 પણ તેથી બધા x માટે આ તે હવે સાચું છે તેથી 1 x2 આ આ કરતા મોટો હશે કારણ કે આ તે જ ટર્મ છે જે આપણે અહીં લીધું છે અને અન્ય બધી ધન પદો છે તેથી કોઈપણ કિસ્સા માં આ દરેક x માટે આ ઇક્વાલીટી આ ઇનક્વાલીટી ને ધારણ કરશે અને હવે આપણે અહીં શું કરીશું તેથી આ આપણી પાસે હવે પરિણામ છે જે ex2 x2 છે તેથી આપણે તેને શું ઉલટાવી શકીએ છીએ તેથી અમારી પાસે છે તેથી આપણે અહિં x0 ખરેખર આપણી સમસ્યા હવે x1 તેથી આ કુદરતી રીતે સારુ છે તેથી આપણી પાસે આ પરિણામ છે ટર્મ અને આપણે કસોટી ઈન્ટિગ્રલ ને પણ જાણીયે છીએ કે આ કસોટી ઈન્ટિગ્રલ કે આ કન્વર્જન્સ થાય છે તેથી આ કન્વર્જન્સ થાય છે અને પછી આ તુલનાત્મક કસોટી દ્વારા કારણ કે આ ફંકશન 1x2 અહીં મોટું મુલ્ય ધારણ કરે છે e x2 કરતા અને આ ઈન્ટિગ્રલ કે જે પ્રભાવી ઈન્ટિગ્રલ છે આ કન્વર્જન્સ થાય છે તેથી કુદરતી રીતે આ પણ તેથી તે સૂચિત કરે છે કે આ ઈન્ટિગ્રલ કન્વર્જન્સ છે અને હવે આ ઈન્ટિગ્રલ કન્વર્જન્સ થાય છે અને પણ આ પ્રોપર ઈન્ટિગ્રલ 01e x2dx છે કે જે કન્વર્જન્સ થાય છેતેથી આપેલ ઈન્ટિગ્રલ અહીં તે કન્વર્જન્સ થશે તેથી આ કન્વર્જન્સ થાય જે આપણે બતાવવા માંગીએ છીએ તેથી આ આસાન છે આવી રીતે જાળવી ને કે આપણે આ બે ઈન્ટિગ્રલ ધ્યાન માં લીધા છે વિચાર છે કારણ જો x એ 1 કરતા વધારે હોય આપણે સરળતા થી હકીકતમાં આ 0 ની બરાબર નથી આપણે તેને વિચલિત કરી એ છીએ અહીં 1x2 અને બે ઈન્ટિગ્રલ માં તોડીને જે મદદ કરશે કારણ કે પ્રથમ એક બરાબર છે અને હવે આપણી પાસે x કરતા વધારે 1 છે તેથી તે કન્વર્જન્સ થાય છે અને પછી બંનેનો સરવાળો કન્વર્જન્સ થાય છે અને મૂળ આપેલ ઈન્ટિગ્રલ કન્વર્જન્સ થાય છે તેથીહવે તમે એક વધુ ઉદાહરણ લેશો તેથી તેથી કે આ ઈન્ટિગ્રલ 0sin2xx2 dx કન્વર્જન્સ થાય છે તેથીઆ કિસ્સામાં આપણે આ પણ વ્યવહાર કરીશું કારણ કે x 0 પર આપણી પાસે આ સમસ્યા અહીં x સાથે છે તેથી ચાલો ફક્ત આ ફરીથી તોડીએ અને આ અહીં પ્રથમ ઈન્ટિગ્રલ અહીં પ્રોપર ઈન્ટિગ્રલ છે આપણે અગાઉ ના વ્યાખ્યાનમાં પહેલેથી જ ચર્ચા કરી છે કારણ કે આ મર્યાદા x → 0 બાઉન્ડેડ છે તેથી આ એક પ્રોપર ઈન્ટિગ્રલ છે જ્યાં તે માત્ર એક સમસ્યારૂપ પોઈન્ટ x → 0 જેટલું જ હતું પરંતુ આ લિમિટ બાઉન્ડેડ છે અને તે કિસ્સામાં x → 0 હોવા છતાં પણ આપણને ઈન્ટિગ્રેન્ડ માં કોઈ સમસ્યા નથી તેથી આ એક પ્રોપર ઈન્ટિગ્રલ છે બીજું એક હવે આપણે ચર્ચા કરીશું કે આ પણ કન્વર્જન્સ થાય છે અને કારણ ચોખ્ખું છેકારણ કે ઈન્ટિગ્રેન્ડ જે અહીં આપેલું છે અને આપણે જાણીએ છીએ કે જે પણ કન્વર્જન્સ છે તેથી અહીંઆ પ્રભાવી ઈન્ટિગ્રલ છે કારણ કે આ મોટું મુલ્ય લે છે આની કરતા અને આ ઈન્ટિગ્રલ કન્વર્જન્સ થાય છે તેથી તુલનાત્મક કસોટી દ્વારા આપણે જાણીએ છીએ કે આ પણ કન્વર્જન્સ થાય છે તેથી આ કસોટી ઈન્ટિગ્રલ ને આધારે આ પણ કન્વર્જન્સ થાય છે તેથી અહીં આ પ્રભાવી ઈન્ટિગ્રલ હતું તેથી કુદરતી રીતે આ પણ કન્વર્જન્સ થાય છે તેથી આપણે બીજું ઉદાહરણ લેશું હવે અહીં આપણે બતાવીશું કે આ વિચલન થાય છે તેથી આપણે બતાવીશું કે આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે તો ચાલો માની લઈએ કે આ f છે f ની ઉપર છે તેથી આ x આપણે છેદ માં લાવી શકીએ છીએ તેથી tan 1x અને આપણી પાસે x અહીં છે અને આ x4 પણ આપણે બહાર કાઢી શકાય છે કારણ કે આપણે વર્તનને x → 0 તરીકે જોવા માંગીએ છીએ તેથી તે કિસ્સામાં આપણે આ x43 અહીં લઈએ છીએ આ x 1 છે આ x છે અને પછી આપણી પાસે અહીં ફરીથી x−41 છે તેથી આ 13 છે તેથી x એ ઇન્ફિનિટી તરફ પહોંચતા આ 1 બનશે અને અહીં x→0 હતુંઆ પણ એક અચળ ટર્મ 2 હશે તેથીમુખ્યત્વે આપણે આનું વર્તન આપણે આ ટર્મ દ્વારા અહીં જોઈ શકાય છે જે x નો પાવર છે તેથી 1X13 અથવા આ x 13 છે જેમ x→∞ તેથી આ ફંકશન અહીં ઈન્ટિગ્રેન્ડ જેમ x1−13 વર્તશે જેમ x→∞ અને હવે આપણ ને આ ફંકશન g મળશે તેથી જો આપણે આ ફંકશન g બરાબર 1x13 આની જેમ લઈશું પછી આપણે લિમિટ એકઠી કરીશું તેથી લિમિટ x→∞ હશે આ ફંકશન fg માટે તેથી લિમિટ x→∞ તો f આx tan 1 x1x413 હતું તેથી હું તમને અંશ x13 માં લઈ જઈશ તેથી હવે આપણે શું કરીશું આપણી પાસે અહીં હશે તેથીઆ લિમિટ x→∞ છે અને આ આપણી પાસે X43tan 1xX431x 413 છે તેથીજેમ x→∞ આ 2 બનશે અને આ 1 તરફ જશેતેથી આપણે આ લિમિટ 2 મળશે તેથી હવે લિમિટ સમાન છે આ લિમિટ નોન ઝીરો સંખ્યા છે તેથી હવે નિષ્કર્ષ તે છે કે બન્ને ઈન્ટિગ્રેલ્સ ઈન્ટિગ્રલ f પર અને ઈન્ટિગ્રલ g પર તેઓ સમાન રીતે વર્તન કરે છે તેથી આ કિસ્સા માં આપણે જાણીએ છીએ કે આ ઈન્ટિગ્રલ અહીં 0 થી તેથી 11x13 dx છે તેથી અહીં p પાવર એ ઓછો છે તેથી આ ઈન્ટિગ્રલ વિચલિત થાય છે તેથી વિચલન તેથી આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે અને તેથી f પર નું ઈન્ટિગ્રલ અહીં વિચલન થાય છે જે અહીં સમસ્યા માં આપેલું છે તેથી આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે કારણ કે આપણે તેને આ 11x13dx ઈન્ટિગ્રલ સાથે તુલના કરી છે અને તેઓ બન્ને પાસે બે અલગ સમાન રીતે વર્તે છે કારણ કે તેઓ વર્તે છે તેમનું વર્તન સમાન છે x→∞ આમ ઠીક તેથી હવે આ પાસે છે હવે આપણે નિષ્કર્ષ પર જઈએ તેથી આપણે બે તુલનાત્મક કસોટીઓ જોય છે કસોટી સંખ્યા 1 જ્યારે આપણી પાસે આ સંબંધ f જે 0 ≤ f ≤ g માં હોય છે અને તે કિસ્સામાં જો આપણે જાણીયે છીએ કે આ g કન્વર્જન્સ થાય છે આ g મોટા ઈન્ટિગ્રલ માં કન્વર્જન્સ થાય છે જે ફંકશન લઈ રહ્યું છે મોટા મૂલ્યો લે છે જો આ કન્વર્જન્સ થાય છે તો અન્ય એક પણ કન્વર્જન્સ થશે અને જો તેનું વિચલન થાય નાનું એક જો તેનું વિચલન થાય જો તો બીજુ પણ વિચલન થશે તેથીતુલનાત્મક કસોટી 2 ફરીથી આપણી પાસે આ સંબંધ છે તેથી તે સખત રીતે પણ સમાન છે કારણ કે x→∞ ઓછા માં ઓછું આ g એ 0 થસે નહીં તેથી આપણી પાસે જો આ મુલ્ય k છે અને તે કિસ્સા માં જો k ≠ 0 તેઓ બન્ને એક સમાન રીતે વર્તન કરે છે અને જો k એ 0 ની નજીક આવે તેનો અર્થ આ વધારે ઝડપ થી વધે છેતે કિસ્સા માંજો આ કન્વર્જન્સ થાય અન્ય એક પણ કન્વર્જન્સ થશે અને આપણી પાસે પરિણામ પણ છે કે જો આ k ઇન્ફિનિટી પર આવે છે અને આ g ઈન્ટિગ્રલ નું વિચલન કરે છે જે નાનો એક છે હવે જે આ f વર્ચસ્વ ધરાવે છે તેથી તે કિસ્સામાં જો નાનો એક કુદરતી રીતે વિચલન થાય તો મોટું પણ વિચલન પામશે જેથી આ વ્યાખ્યાનનો ભાવાર્થ આ તુલનાત્મક કસોટી 1 અને તુલનાત્મક કસોટી 2 હતી તેથી આ સંદર્ભો છે જે આપણે આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે અને ખૂબ ખૂબ આભાર